R માં MCDM તકનીકો આભ્યાસક્રમ આપનું સ્વાગત છે હું ઈન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી રૂરકી થી ડો ગૌરવ દીક્ષિત છું તમે મને આ પેહલા મારા આરનો ઉપયોગ કરીને બિઝનેસ એનાલિટિક્સ અને ડેટા માઇનિંગ મોડેલિંગ "Business Analytics and Data Mining Modeling using R" કોર્સના વિડિઓ લેક્ચર્સમાં જોયા હશો આ અભ્યાસક્રમમાં એમસીડીએમ જેને મલ્ટિ ક્રાઈટિરિયા પણ કેહવામાં આવે છે આમે લોકો નિર્ણય લેવાની નિર્ણય લેવાની પ્રક્રિયા અને વિવિધ માપદંડો અને સંબંધિત સિદ્ધાંતો તેમજ પદ્ધતિઓ વિશે વાત કરીશું અમે આ કોર્સમાં Rનો ઉપયોગ કરીને ઉદાહરણો અને અભ્યાસ પણ કરીશું તો ચાલો આપણે આગળ વધીએ મેં કહ્યું તેમ એમસીડીએમ એટલે બહુ માપદંડનો નિર્ણય લેવાનો છે હવે આપને નિર્ણય લેવાનું શું છે તે સાથે પ્રારંભ કરીએ અહિયાં આપણે નિર્ણયોને લોજિકલ દ્રષ્ટિકોણથી જોશું પૂર્વ સ્પષ્ટપણે તે એક માનવીય કાર્ય છે એ માનવોનું કામ છે કારણ કે તેઓ જ્યારે નિર્ણય લે છે તેઓ તે માટે જવાબદાર પણ હોય છે કોઈપણ મશીન અથવા એઆઈ આધારિત મશીન અથવા રોબોટ્સ જો તેઓ નિર્ણય લેતા હોય તો પણ તે નિર્ણયો માટે જવાબદારી લેતા નથી તે સંદર્ભ માં નિર્ણય લેવા એ પૂર્વ પ્રાધાન્ય રૂપે માનવીય કાર્ય છે નિર્ણય લેવા વિશે વધુ સમજવા માટે ચાલો આપણે આગળની સ્લાઇડમાં રજૂ કરેલા કેટલાક દાખલા પર નજર કરીએ નિર્ણય સમસ્યાઓના કેટલાક ઉદાહરણ નીચે મુજબ છે કોઈ કંપનીમાં મેનેજર પુરવઠાકારોનું મૂલ્યાંકન કરવાની અને શ્રેષ્ઠ લોકો સાથે ભાગીદારી વિકસાવવાની જરૂર પડી શકે છે મેનેજરે જે નિર્ણય અહિયાં લીધો છે તે એક લાક્ષણિક નિર્ણયનું ઉદાહરણ છે વિચાર કરો કે મેનેજર આ નિર્ણયો લેવા કેવી રીતે આગળ વધશે કારણ કે જો કંપની મોટી કંપની હોય તો તેની આવક વધારે હશે તો તેઓ સંખ્યાબંધ પુરવઠાકારો ને આકર્ષિત કરી શકશે પરંતુ મેનેજર તેમની કંપની માટે શ્રેષ્ઠ પુરવઠાકારોની પસંદગી વિશે કેવી રીતે આગળ વધે છે આ નિર્ણય લેવાની પ્રક્રિયામાં પુરવઠાકાર ની પસંદગી કરવી તેને અહિયાં આપણે નિર્ણય ની સમસ્યા તરીકે સંદર્ભિત કરી રહ્યા છીએ બીજું ઉદાહરણ જે તમે ઉપરની સ્લાઇડમાં જોઈ શકો છો તે એક કુટુંબનું છે જેને ઉર્જા પુરવઠાકાર ની પસંદગી કરવાની જરૂર પડી શકે છે કેટલીક વાર એક શહેરમાં એક થી વધુ કંપની જુદા જુદા વિસ્તારોમાં ઉર્જાની પુરવઠો પૂરો પાડવા માટે તૈયારી માં છે તો પછી કુટુંબો પાસે સંખ્યાબંધ પસંદગીઓ અને વિકલ્પો હોય શકે છે આ સંદર્ભ માં તેમના માટે તે નિર્ણયની સમસ્યા બની શકે છે તેઓ ઊર્જા ના પુરવઠાકારોની પસંદગી કરવા માટે કેવી રીતે આગળ વધી શકે છે તેઓ પડતર ખર્ચ અથવા ઉર્જા ના કિલોવોટ નું દરેક એકમ નું સંદર્ભ લેશે અથવા તે ઊર્જાની ઉપલબ્ધતા 24X7 પ્રાપ્યતા અથવા સપ્લાયરની વિશ્વસનીયતા અથવા બિલિંગ પ્રક્રિયા હોઈ શકે છે કુટુંબ માટે આવા પ્રકારના નિર્ણયો લેવા માટે ઘણા માપદંડો હોઈ શકે છે ચાલો હું બીજું ઉદાહરણ લઈશ કોઈ વિદ્યાર્થીએ એક યુનિવર્સિટીમાં પ્રવેશ લેતા પહેલા વિવિધ યુનિવર્સિટી રેન્કિંગ પરિમાણો ધ્યાનમાં લાયી શકે છે અહીં પણ જ્યારે વિદ્યાર્થીઓ સ્નાતક અનુસ્નાતક અને પીએચ માં પ્રવેશ લેવા માંગે છે ત્યારે તેઓ યુનિવર્સિટી કેટલી સારી છે ત્યાંની શિક્ષણની ગુણવત્તા કેવી છે ત્યાં સંશોધનની સુવિધા કેવી છે ત્યાંના વિદ્યાર્થી માટે કેવા કારકીર્દિની તકો ઉપલબ્ધ હશે તેના પર એક નજર નાખવાનો પ્રયત્ન કરશે આ કેટલાક માપદંડો છે કે જેના વિશેષ વિદ્યાર્થી યુનિવર્સિટી પસંદ કરવા અને પ્રવેશ લેવા માટેના કાર્યક્રમની પસંદગીના સંદર્ભમાં ધ્યાન માં રાખે છે જ્યારે આપણે આવા કેટલાક ઉદાહરણો પર નજર કરીએ ત્યારે આપણે તેમને નિર્ણયની સમસ્યાઓ તરીકે ઓળખાણ કરી શકીએ એક માણસ તારીખે આપણે આપણા ઘરના લોકો માટે અથવા કોઈ કંપનીના વ્યાવસાયિક તરીકે કોઈ નિર્ણય લઈએ છીએ આપણે ઘણી વાર નિર્ણય લેવાની ઘણી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે અને શ્રેષ્ઠ નિર્ણયો લેવા આપણે આપણા જ્ઞાનનો ઉપયોગ કરવી પડે છે નિર્ણયની સમસ્યા અને નિર્ણય લેવાની પ્રક્રિયાને વધુ વિગતવાર રીતે સમજવા માટે ખાસ કરીને એમસીડીએમના સંદર્ભમાં હું બીજું એક ઉદાહરણ લઈશ તમે સ્લાઇડમાં જે ઉદાહરણ જોશો તે એક વધુ વિગતવાર ઉદાહરણ છે આ ઉદાહરણમાં એક શાળા સમિતિ છે જેનું કાર્ય વિદ્યાર્થીઓને નિશ્ચિત સંખ્યામાં શિષ્યવૃત્તિ ફાળવવાનું છે અને ત્યાં જે શીખવાડવામાં આવે છે તે વિષયમાં વિદ્યાર્થીઓ ના પ્રદર્શન ના આધારે હોવું જોઈએ વિશિષ્ટ વિષયો ગણિત કમ્પ્યુટર વિજ્ઞાન જીવવિજ્ઞાન આદિ હોય શકે છે વિદ્યાર્થીઓને જે વિષયો શીખવાડવામાં આવે છે તે અંગેની કામગીરીને ધ્યાનમાં લેવામાં આવે છે અને તે પછી શાળા સમિતિ તે મુજબના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ફાળવવાના વિશે નિર્ણય લાયી શકે છે આ સમસ્યામાં જો આપણે શાળા સમિતિ જોઈએ તો શાળા સમિતિ નિર્ણય લેનાર ની ભૂમિકા ભજવે છે જેને આપણે સ્લાઇડમાં ડી ના રીતે ઓળખીએ છે જો આપણે વિદ્યાર્થીઓને જોઈએ તો તે નિર્ણય ના વિકલ્પો છે કારણ કે નિર્ણય લેનાર જે શાળા સમિતિ છે તેમનો મુખ્ય ઉદેશ્ય ગુણવત્તાવાળા વિદ્યાર્થીઓને ઓળખાણ છે દરેક વિદ્યાર્થી જે શિષ્યવૃત્તિ માટે પાત્ર છે તે આ ચોક્કસ શિષ્યવૃત્તિ ફાળવણી માટે એક વિકલ્પ અથવા વિકલ્પ છે અહીં વિદ્યાર્થીઓ નિર્ણય વિકલ્પ છે જો આપણે આ વિદ્યાર્થીઓ ને ભણાવી રહ્યા છે તે વિષયો ને જોઈએ તો આ વિષયો માપદંડનું પ્રતિનિધિત્વ કરે છે અમે પણ જોઈ શકીએ કે જુદા જુદા વિદ્યાર્થીઓ વિવિધ પ્રોગ્રામમાં હોઈ શકે છે અને તેથી તેઓ વિવિધ વિષયોનો અભ્યાસ કરી શકે છે તેમાં કેટલાક સામાન્ય વિષયો હોયી શકે છે જેમ કે મુખ્ય અભ્યાસક્રમો વૈકલ્પિક અભ્યાસક્રમો વગેરે વિભાગ ના આધારે વિદ્યાર્થીઓને ભણવામાં આવેલ વિષયો જુદા જુદા હોઈ શકે છે સ્કૂલ કમિટી માટે નિર્ણય લેવું આ રીતે જટિલ થાય છે આ વિષય માં વિદ્યાર્થી નું પ્રદર્શન નિર્ણયની સમસ્યાનું નિરાકરણ નું માપદંડ બની જાય છે નિર્ણય લેનારા તરીકે શાળા સમિતિ શું કરવું જરૂરી છે તે નિર્ણય સમસ્યાનું નિવેદન રીતે લખી શકાય છે તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે આ કિસ્સામાં નિર્ણયની સમસ્યા નું પરિણામ બધા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ થી ખરાબમાં ક્રમ આપવાની છે તેથી આ ક્રમાંકિત સમસ્યા છે સ્કૂલ કમિટીએ તમામ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ થી ખરાબ સુધીની રેન્ક આપી અને ત્યારે તેઓ તે શોધવા સક્ષમ થયી શકશે કે વિદ્યાર્થીઓમાં કોને શિષ્યવૃત્તિ ફાળવવી જોયીયે સમસ્યાનો બીજો ભાગ એ છે કે શિષ્યવૃત્તિના પ્રાપ્તકર્તાઓ તરીકે ટોચના વિદ્યાર્થીઓની પસંદગી કરવું આ માટે રેન્કિંગ અને પછી વિકલ્પોની પસંદગી કરવું એ નિર્ણય માટે નો માપદંડ બને છે આ નિર્ણયની સમસ્યાનું બીજું મહત્વનું પાસો છે જેના માટે શાળા સમિતિની પસંદગીઓ અનુસાર રેન્કિંગ આપવામાં આવે છે શાળા સમિતિ તેમની પસંદગી પ્રમાણે બીજા કોઈ અભ્યાસક્રમને મહત્ત્વ આપી શકે છે જેમકે તેઓ ગણિત ના અભ્યાસક્રમ માં વિદ્યાર્થીઓના પ્રદર્શનને માનવ વિજ્ઞાન ના અભ્યાસક્રમ અથવા કેટલાક અન્ય અભ્યાસક્રમ ના વિદ્યાર્થીઓની કામગીરી કરતા વધારે મૂલ્ય આપી શકે છે શાળા સમિતિ આ પ્રકારની પસંદગીને નિર્ણય પ્રક્રિયામાં પણ શામેલ કરવો પડે ચાલો આપણે એક વાર ફરી થી આ ઉદાહરણ અને એના લગતી કેટલીક બાબતો જોઈએ જેની ચર્ચા આપણે કરી રહ્યા છે અહિયાં નિર્ણય કરનાર શાળા સમિતિ છે એમના સામે જે વિકલ્પો છે એ વિદ્યાર્થીઓ છે જે શિષ્યવૃત્તિ માટે લાયક છે અને એમનું વિવિધ વિષયોમાં પ્રદર્શન એમનું પસંદગી માટેનું માપદંડ છે પછી આપણે શાળા સમિતિની નિર્ણયની સમસ્યા ને વ્યક્તિલક્ષી પસંદગી રીતે એક નજર કરી પહેલાનાં ઉદાહરણ ની જેમ જે યુનિવર્સિટી રેન્કિંગ વિશે હતો ત્યાં શિક્ષણની ગુણવત્તા સંશોધન અને ઉપલબ્ધ કારકિર્દીની તકો ને ધ્યાનમાં લાયી શકાય છે વાસ્તવિક રીતે યુનિવર્સિટીની રેન્કિંગ નક્કી કરવા માટે આમાંના કેટલાક માપદંડોને વિવિધ વજનો આપવામાં આવે છે કેટલીક યુનિવર્સિટી રેન્કિંગ પદ્ધતિ સંશોધન ને વધારે મહત્વ આપવાનું પસંદ કરે છે જ્યારે કેટલાક કારકિર્દીની તકોને વધુ મહત્વ આપવાનું પસંદ કરે છે જ્યારે કેટલાક શિક્ષણની ગુણવત્તાને ઉચ્ચ રેન્કિંગ આપે છે આ વ્યક્તિલક્ષી પસંદગીઓ રેન્કિંગ કેવી રીતે નક્કી કરવામાં આવે છે તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે નિર્ણય લેનારાઓની વ્યક્તિલક્ષી પસંદગીઓના આધારે રેન્કિંગ પરિણામો બદલાઇ શકે છે આપણે આ ઉદાહરણમાં પણ તે જ વસ્તુને સમજી શકીએ છીએ શાળા સમિતિની વ્યક્તિલક્ષી પસંદગીઓના આધારે વિવિધ વિષયોનું પ્રદર્શન અલગ અલગ હોઈ શકે છે અને તેથી વિદ્યાર્થીઓની રેન્કિંગમાં પણ તે પ્રતિબિંબિત થઈ શકે છે આપણે આ ચાર ઉદાહરણો માંથી જે સમજણ મળી છે તેનો ઉપયોગ નિર્ણય લેવાનું નિર્ધારિત કરવા માટે કરી શકીએ છીએ નિર્ણય લેવાની પ્રક્રિયાએ જટિલ પ્રક્રિયા છે કારણ કે એના ઉપર ઘણા બધા પરિબળો શામેલ હોય છે જેમકે વિકલ્પો માપદંડ નિર્ણય લેનાર કોણ છે અને તેમની વ્યક્તિલક્ષી પસંદગીઓ અને પછી નિર્ણય ની સમસ્યા અને નિર્ણયને મોડેલ બનાવવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં માં આવે છે એ પણ એમાં શામિલ હોય છે તેથી આ બધું આ નિર્ણય લેવાની પ્રક્રિયાને જટિલ પ્રક્રિયા બનાવે છે તેથી નિર્ણય લેવું માપદંડ પસંદ કરવાની એક જટિલ પ્રક્રિયા છે આ ઉદાહરણમાં વિદ્યાર્થીઓની પસંદગી માટેના માપદંડ એ તેમના વિષયોનું પ્રદર્શન છે પછી વિકલ્પ નક્કી કરવામાં આવે છે જે આ કિસ્સામાં વિદ્યાર્થીઓ છે પછી માહિતી એકત્રિત કરવું એનું મૂલ્યાંકન કરવું અને એના ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે આ ઉદાહરણમાં ભણાવાતા જુદા જુદા વિષયોમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન વિશેની માહિતી એકત્રિત કરવાની રહેશે આગળનાં પગલામાં આંશિક અથવા મધ્યવર્તી પરિણામો ઉત્પન્ન અને મૂલ્યાંકન કરવામાં આવે છે નિર્ણય લેનારાઓની વ્યક્તિલક્ષી પસંદગીઓના આધારે મધ્યવર્તી પરિણામો ઉત્પન્ન અને મૂલ્યાંકન કરવામાં આવે છે અને પછી આ પરિણામોની તપાસ કરવી જરૂર છે પછી ફરી વિચારણા ના માપદંડો નક્કી કરવામાં આવે છે પરિણામોના અને નિર્ણય લેનારાઓ કેવી રીતે મધ્યવર્તી પરિણામોનું વિશ્લેષણ કરે છે એના આધારે માપદંડો માં બદલાવ અથવા કેટલાક વિષયો માં બદલાવ કરવામાં આવે છે પછી પ્રાપ્ત કરેલ પરિણામોના આધારે માપદંડ વિકલ્પો અને માહિતી પર પુનર્વિચાર કરવામાં આવે છે આગળના પગલામાં આને ધ્યાનમાં લેવા આવે છે અને ક્રિયાત્મક પરિણામ અથવા નિર્ણય ન આવે ત્યાં સુધી પ્રક્રિયાને પુનરાવર્તિત કરવામાં આવશે જેમ તમે સમજી શકો છો જ્યાં સુધી અંતિમ પરિણામ અથવા નિર્ણય નહીં આવે અને નિર્ણય લેનારાઓ વચ્ચે સંમતિ ન થાય ત્યાં સુધી આ પુનરાવર્તિત પ્રક્રિયા બનશે આ રીતે આપણે કોઈ નિર્ણય લેવાની પ્રક્રિયાને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ તમે જોઈ શકો છો કે જ્યારે અમે આ અભ્યાસક્રમ અને આ વિશિષ્ટ ક્ષેત્રને એમસીડીએમ તરીકે ઓળખીએ છીએ ત્યારે બહુ માપદંડનો નિર્ણય લેવામાં આવે છે અને ઘણી વાર એવું થાય છે કે કોઈએ વ્યક્તિગત અથવા વ્યાવસાયિક જીવનમાં જે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે છે એમાં મોટાભાગના નિર્ણય લેતા સમયે સામાન્ય રીતે બહુવિધ માપદંડ શામેલ હોય છે તેથી એમ પણ કહી શકાય કે નિર્ણય લેવો એ ખરેખર બહુ માપદંડિય પ્રક્રિયા છે અને જ્યારે કોઈ એકમાત્ર માપદંડનો સમાવેશ થાય છે ત્યારે કોઈ નિર્ણય લેવા નો સમસ્યા નથી આવતી ઘણી વાર મહત્વપૂર્ણ નિર્ણયોમાં અનેક માપદંડ શામેલ હોય છે એમ પણ કહી શકે છે કે મોટાભાગના નિર્ણય લેતા નિર્ણય વ્યક્તિએ જે તેમના અંગત અને વ્યાવસાયિક જીવનમાં લેવાના હોય છે તે બહુ માપદંડનો નિર્ણયો હોય છે નિર્ણય લેવાની પોતાની વ્યાખ્યાથી એમ કહી શકાય છે કે તેને એમસીડીએમ અથવા મલ્ટિ માપદંડનો નિર્ણય કહેવામાં આવે છે આપણી ચર્ચા મુજબ વ્યક્તિઓ અને કંપનીઓ તેમના નિર્ણય લેવા માટે માત્ર એક માપદંડ નો આધાર નથી લેતા જો ફક્ત એક માપદંડનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પણ એને નિર્ણય લેવાવું એ રીતે ગણવામાં આવે છે તેમ છતાં સામાન્ય રીતે આપણે આપણા નિર્ણય લેવા માટેના ઘણા માપદંડો પર આધાર રાખીએ છીએ અને જ્યારે આમાંના કેટલાક માપદંડો વિરોધાભાસી હોય ત્યારે આખી પ્રક્રિયા જટિલ બની જાય છે તેથી ત્યારે તમે કોઈ વિશિષ્ટ માપદંડને વધુ વજન અથવા વધુ મૂલ્ય આપવાનો પ્રયાસ કરી શકો છો તો ત્યારે કેટલાક અન્ય માપદંડનો મૂલ્ય ઘટાડવામાં આવે છે તેમાં વિકલ્પ વિનિમય શામેલ હોય છે અને તે વ્યક્તિલક્ષી હોય છે અને મૂલ્યાંકન કરવામાં આવે છે તે નિર્ણયો લેનારાઓની વ્યક્તિલક્ષી પસંદગીઓ હોય છે અને એના વિશે આપણે આ વ્યાખ્યાનમાં ચર્ચા કરીશું તેથી સામાન્ય રીતે કંપનીઓ અને વ્યક્તિઓ તેમની નિર્ણય પ્રક્રિયામાં બહુવિધ માપદંડો ને ધ્યાનમાં લે છે જો આપણે મુખ્ય સમસ્યાઓ ને ધ્યાન માં લયીયે તો તેના મુખ્ય પ્રકારો પર નજર કરીએ તો તેમાં પસંદગીની સમસ્યાઓ વર્ગીકરણ સમસ્યાઓ રેન્કિંગ સમસ્યાઓ અને વર્ણન સમસ્યાઓ નો સમાવેશ થાય છે નિર્ણયની સમસ્યાઓના અન્ય પ્રકારો પણ છે પરંતુ આ નિર્ણય સમસ્યાઓના સામાન્ય પ્રકારની સમસ્યા છે આ પ્રકારના નિર્ણય ની સમસ્યાઓ અને કેટલાક માપદંડની સંડોવણી ને જોતાં આપણે વાત કરી છે તે નિર્ણય લેવાની પ્રક્રિયા ની જટિલતા ઘણી વધારે છે તેથી નિર્ણય પ્રક્રિયા ની રચના માટે અમને કેટલીક પદ્ધતિઓ અને તકનીકો ની જરૂર છે આ કાર્યક્ષેત્ર બહુ માપદંડનો નિર્ણય લેવાનો આ વિશિષ્ટ ક્ષેત્ર છે જે પદ્ધતિઓ અને તકનીકો ને સમજવા અને શીખવા વિશે છે જેનો ઉપયોગ આ નિર્ણય સમસ્યાઓની જટિલતાને નિયંત્રિત કરવા માટે છે તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે મલ્ટિ ક્રાઈટીરીયા ટેસ્ટ નિર્ણય એટલે જે વ્યાખ્યાયિત કરવામાં આવે તે નિર્ણય લેનારાઓને શ્રેષ્ઠ વિકલ્પનો ચયન કરવા માટે આધાર આપવા સાથે સંબંધિત છે જયારે એના સામે અસંખ્ય અને વિરોધાભાસી વિકલ્પો હોય છે નિર્ણય લેનારાઓની તેમની પોતાની ચુકાદાઓ અને વ્યક્તિલક્ષી પસંદગીઓ હોય શકે છે પરંતુ આ નિર્ણયની સમસ્યાઓની જટિલતાના કારણે વિશ્લેષકની મદદની જરૂર પડે છે જે માળખાગત અને પદ્ધતિસરની પ્રક્રિયાની અનુસરણ કરે છે આ વિશ્લેષકો નિર્ણય લેનારાઓને શ્રેષ્ઠ નિર્ણયો લેવામાં સહાય કરે છે આ વિશ્લેષકો કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે જે આ નિર્ણય સમસ્યાઓ ને હલ કરવા માટે વિકસાવવામાં આવી છે જેમ તમે આગલા મુદ્દામાં જોઈ શકો છો આ બહુ માપદંડ સમસ્યાઓ ને હલ કરવા માટે અનેક બહુ માપદંડ નિર્ણય વિશ્લેષણ પદ્ધતિઓ વિકસિત કરવામાં આવી છે જો આપણે આ એમસીડીએ પદ્ધતિઓની એપ્લિકેશન પર નજર કરીએ તો તે ઘણા ક્ષેત્રોમાં ઉપયોગ કરી શકાય છે આરોગ્ય નાણાં અને બેન્કિંગ પર્યાવરણીય વ્યવસ્થાપન શહેરી આયોજન રોબોટિક્સ ઉર્જાનું આયોજન પરમાણુ કટોકટી વ્યવસ્થાપન ઉપકરણોની પસંદગી વગેરે આના નાં કેટલાક ઉદાહરણો છે ઘણા એવા ક્ષેત્રો છે જ્યાં બહુ માપદંડના નિર્ણય વિશ્લેષણ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે આ અભ્યાસક્રમની લાગુ પડતી બાબતોમાં અને આપણે આ અભ્યાસક્રમમાં જે શીખવી રહ્યા છીએ અને જે પદ્ધતિઓ અને તકનીકો આપણે શીખવા જઈ રહ્યા છીએ તે એન્જિનિયરિંગ મેનેજમેન્ટ સામાજિક વિજ્ઞાન જેવા ઘણા ક્ષેત્રોમાં લાગુ થઈ શકે છે તમે કદાચ બે શબ્દસમૂહો ને જોશો એમસીડીએમ બહુ માપદંડનો નિર્ણય લેવાનો અને એમસીડીએ બહુ માપદંડના નિર્ણય વિશ્લેષણ નો ઉપયોગ ઘણી વાર અને વિનિમયક્ષમ રીતે થાય છે તમે ઘણી વાર આ બે શબ્દસમૂહો નો સામનો કરશો આ ક્ષેત્ર ગણિતશાસ્ત્ર અર્થશાસ્ત્ર મનોવિજ્ઞાન કમ્પ્યુટર વિજ્ઞાન સોફ્ટવેર એન્જિનિયરીંગ અને માહિતીના સિસ્ટમ જેવા અન્ય શાખાઓમાંથી સૈદ્ધાંતિક અને પદ્ધતિસરની સહાય મેળવે છે જેનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ કેટલાક અગ્રણી ક્ષેત્રો છે જ્યાંથી એમસીડીએમ માટે સૈદ્ધાંતિક અને પદ્ધતિસરની સહાય લેવામાં આવી છે હવે ચાલો એમસીડીએમ ને બીજી રીતે સમજીએ અમે કહી શકીએ કે એમસીડીએમ નિર્ણય લેનારાઓ અને વિશ્લેષકો વચ્ચેના ઇન્ટરફેસ તરીકે કાર્ય કરે છે જ્યારે બહુવિધ અને ઘણીવાર વિરોધાભાસી ધોરણો શામેલ હોય ત્યારે નિર્ણય સુધી પહોંચવામાં માર્ગદર્શન આપે છે વિશ્લેષકો આ તકનીકોનો ઉપયોગ એવી રીતે કરે છે કે જે નિર્ણય લેવાની પ્રક્રિયામાં મદદ કરે છે અને નિર્ણય લેનારાઓને શ્રેષ્ઠ નિર્ણય લેવામાં મદદ કરે છે અને માર્ગદર્શન આપે છે ચાલો એમસીડીએમની પ્રક્રિયા પર એક નજર કરીએ પ્રક્રિયા સામાન્ય રીતે વિશ્લેષક અને નિર્ણય લેનારાઓ દ્વારા સમસ્યાની વ્યાખ્યા તેના લક્ષ્યો અને અંતિમ નિર્ણય સુધી કેવી રીતે પહોંચવો જોઈએ તેના પર કેન્દ્રિત કરીને શરૂ થાય છે તેથી પ્રથમ પગલું એ સમસ્યાને વ્યાખ્યાયિત કરી અને તેમાં માપદંડની ઓળખ અને તેના વિકલ્પોનો સમાવેશ કરવામાં આવશે સમસ્યાઓના સંદર્ભને સમજવા માટે ઘણા બધા પેટા પગલાં હોઈ શકે છે તેથી એમસીડીએમ પ્રક્રિયા સામાન્ય રીતે સમસ્યાની વ્યાખ્યા તેમના લક્ષ્યો અને અંતિમ નિર્ણય ને કેવી રીતે પહોંચવો જોઈએ અને નિર્ણય સુધી પહોંચવા માટે આપણે કેવા પ્રકારની પદ્ધતિ અપનાવી જોઈએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેથી પ્રક્રિયામાં ખરેખર આમાંના કેટલાક પગલાં શામેલ હોય છે અંતિમ નિર્ણયથી સંબંધિત એમસીડીએમના કેટલાક અન્ય મહત્વપૂર્ણ પાસાઓ છે સામાન્ય રીતે એમસીડીએમ તકનીકો અથવા એમસીડીએમ પદ્ધતિઓ લાગુ કર્યા પછી જે અંતિમ નિર્ણય લેવામાં આવે છે તે શ્રેષ્ઠ નિર્ણય કદાચ ના હોય તેમ છતા તે એવો નિર્ણય હશે જે તમામ હિસ્સેદારોને સ્વીકાર્ય હશે તેથી જો ત્યાં એકથી વધુ નિર્ણય લેનારા હોય તો સર્વસંમતિ સાધવું જરૂરી છે સમાધાન અથવા અંતિમ નિર્ણય બધા હિસ્સેદારોને સ્વીકાર્ય હોવી જોઈએ જેમણે સામાન્ય રીતે પ્રથમ પગલામાં જ્યારે આપણે સમસ્યાને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હોય ત્યારે ઓળખવામાં આવે છે જ્યારે એક થી વધારે નિર્ણય લેનારાઓ શામેલ હોય ત્યારે વિરોધોને સંભાળવાની જરૂર પડે છે કારણ કે વિવિધ નિર્ણય લેનારાઓની વ્યક્તિલક્ષી પસંદગીઓ અલગ હોઈ શકે છે તેથી આપણે સર્વસંમતિ પર પહોંચવાની જરૂર હોય છે કે જેથી અંતિમ નિર્ણય લઈ શકાય નિર્ણય લેનારાઓ વારંવાર તેમના નિર્ણયને વ્યક્તિલક્ષી ચુકાદા પર આધારીત રાખે છે તેથી વ્યક્તિલક્ષી ચુકાદાઓને ધ્યાનમાં લેવામાં આવે છે અને સામાન્ય રીતે નિર્ણય લેનારાઓના વ્યક્તિલક્ષી ચુકાદાઓના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવે છે હવે આપણે એમસીડીએમ પ્રક્રિયાના મુખ્ય પગલાઓ પર એક નઝર કરીએ આપણે જોયું એ મુજબ પેહલા પગલા માં આપણે સમસ્યાનું ઓળખાણ કર્યું હતું અને પછી બીજા પગલા માં એનું વર્ણન કર્યું હતું પહેલા પગલાને જેના વિશે આપણે વાત કરી હતી એને આપણે બે ભાગો માં વિભાજીત કરીએ છીએ સમસ્યાનું ઓળખાણ અને સમસ્યા નું ઘટન હવે પછીનું મૂલ્યાંકન મોડેલને નિર્ધારિત કરવામાં આવે છે જેનો ઉપયોગ આપણી પાસે જે માપદંડો હોય છે એના સંદર્ભમાં વિકલ્પોના મૂલ્યાંકન માટે કરવામાં આવશે અંતિમ પગલામાં અંતિમ ભલામણ સુધી પહુંચવા માટે સર્વસંમતિ કેવી રીતે સ્થાપિત કરવામાં આવે છે એ વિશે છે તેથી આ ચાર મુખ્ય પગલાં છે અને આ દરેક પગલામાં ઘણા પેટા પગલા છે ચાલો આપણે તેમની એક પછી એક ચર્ચા કરીએ પ્રથમ પગલું સમસ્યા ના ઓળખણ માટે છે અને એના અનેક પેટા પગલાઓ હોઈ શકે છે ઉદાહરણ તરીકે નિર્ણય લેવાની પ્રક્રિયામાં ભાગ લેવા જતા હોદ્દેદારોની ઓળખાન કરવામાં આવે છે તો પછી આપણે સમસ્યાના સંદર્ભની ઓળખ જેમ કે તે વ્યક્તિગત અથવા વ્યવસાયિક જીવન સાથે સંબંધિત કોઈ નિર્ણયની સમસ્યા છે શું એ નિર્ણય કંપનીને અસર કરે છે કે સપ્લાયર્સ વિશે છે કે તે આંતરિક કામગીરી અથવા બાહ્ય કામગીરી માટે છે કે તે આખા કાર્યક્ષેત્રને પ્રભાવિત કરે છે અથવા નિર્ણય લેવા ની સંપૂર્ણ પ્રક્રિયાને પ્રભાવિત કરે છે તેથી સમસ્યાના સંદર્ભને ઓળખવું ખૂબ મહત્વનું છે એના પછીના પેટા પગલામાં નિર્ણયના ઉદ્દેશો અને સંબંધિત ગુણોના ઓળખાણ વિશે છે આના વિશે આપણે જાણવું જરૂરી છે કારણ કે એ વિના આપણે આપણા પદ્ધતિઓ નથી લાગુ કરી શકતા આના માટે આપણે નિર્ણયના ઉદ્દેશો અને ગુણોને વિશે સ્પષ્ટ રીતે સમજ હોવી જરૂરી છે આના પછી ના મુખ્ય પગલામાં સમસ્યાનું ઘટન કરવામાં આવે છે ઉદાહરણ તરીકે નિર્ણય ના વિકલ્પો અને તેમના માપદંડ ની ઓળખ અગાઉના ઉદાહરણમાં જેની આપણે ચર્ચા કરી હતી જ્યાં શાળા સમિતિ હતી એમાં વિવિધ વિદ્યાર્થીઓ વિકલ્પ હતા જુદા જુદા વિષયો પર વિદ્યાર્થીઓ ની કામગીરી ને માપદંડ તરીકે માનવામાં આવ્યું હતું તેથી ઓળખ એ સમસ્યા રચવાના મુખ્ય પગલા હેઠળ પેટા પગલા રીતે એક ભાગ છે આગળનું પેટા પગલું નિર્ણયની સમસ્યાના પ્રકારને ઓળખવા માટે છે શાળા સમિતિની સમસ્યામાં જેના વિશે આપણે પેહલા વાત કરી હતી તે રેન્કિંગની સમસ્યા હતી તે પસંદગીની સમસ્યા અથવા વર્ગીકરણ સમસ્યા અથવા વર્ણનની સમસ્યા હોઈ શકે છે તેથી આપણે ત્યાં જે પ્રકારની સમસ્યા ઉભી થાય છે તે સમજવાની જરૂર છે કારણ કે તે નિર્ણય લેવાના પછીના પગલાઓને પ્રભાવિત કરશે જે એમસીડીએમ પ્રક્રિયા છે આપણે બહુવિધ નિર્ણય લેનારાઓ અને તેમના વિવિધ દ્રષ્ટિકોણનું સંચાલન કરવું પડશે તેથી જ્યારે આપણે સમસ્યા ઘડી રહ્યા છીએ અને જો ત્યાં એક કરતા વધુ નિર્ણય લેનારાઓ શામેલ હોય તો પછી આપણે તેમના પરિપ્રેક્ષ્યને તેમજ સમસ્યાના નિર્માણને સમજવાની જરૂર છે આગળ ના પગલામાં મૂલ્યાંકન મોડેલનું નિર્માણ કરવામાં આવ શે અને આ પગલા ને ઘણા બદ્ધ પેટા પગલામાં વિભાજન કરી શકાય છે ઉદાહરણ તરીકે ગાણિતિક મોડેલની પસંદગી અને તેની ટ્યુનિંગ આપણે મોડેલ અથવા પદ્ધતિનું ચયન કરી અને ત્યારબાદ નિર્ણય લેનાર ના પરિપ્રેક્ષ્ય મુજબ તે મોડેલ અથવા પદ્ધતિને આપણે ટ્યુન કરવું પડે કારણ કે નિર્ણય લેનાર તે વ્યક્તિ છે જે લેવાયેલા અંતિમ નિર્ણય માટે જવાબદાર બનશે અને એટલા માટે જ તેમનો પરિપ્રેક્ષ્ય સમજવો જરૂરી છે વિશ્લેષકે નિર્ણય લેનારાનો પરિપ્રેક્ષ્ય જોવો પડશે અને તે પછી ગણિતના મોડેલની પસંદગી અને તેની ટ્યુનિંગ તે મુજબ કરવી પડશે બીજો પેટા પગલું એ હોઈ શકે છે કે નિર્ણય ની સમસ્યાનો ઉકેલ લાવવા માટેની નિરાકરણ પદ્ધતિ ની પસંદગી આ પસંદગી જરૂરી છે કારણ કે એ રીતે ભલામણ કરવામાં આવે છે આ માટે એક પદ્ધતિસરની અભિગમ જરૂરી છે આ માટે નિરાકરણ પદ્ધતિનો નિર્ણય લેવો પડશે અને તેનો ઉપયોગ અંતિમ ભલામણ આપવા માટે કરવામાં આવશે આગળના પગલામાં અંતિમ ભલામણ સુધી કેવી રીતે પહોંચવું એ માટે છે નિર્ણય લેનારાઓને અંતિમ ભલામણ કરવામાં આવે અને તે રજૂ થાય તે પછી પણ નિર્ણય લેનારા દ્વારા કયો નિર્ણય પસંદ કરવામાં આવે છે તેના આધારે વિવિધ પેટા પગલાઓ હોઈ શકે છે ત્યાં વિવિધ માર્ગો હોઈ શકે છે નિર્ણય લેનાર ભલામણને માન્ય કરી શકે છે તે અર્થમાં ભલામણ તરત જ કરવામાં આવશે અને વિશ્લેષકે જે ભલામણ કરી તેનો અંતિમ નિર્ણય સ્વીકારવામાં આવશે અથવા નિર્ણય લેનારા વધારાના સહાયક વિશ્લેષણ માટે કહી શકે છે આવું પણ થઈ શકે છે કારણ કે નિર્ણય લેનારાઓના વ્યક્તિલક્ષી ચુકાદાઓ અને તેમના પોતાના પરિપ્રેક્ષ્યના આધારે તેમને વધારાની સહાયક માહિતી વિશ્લેષણની જરૂર પડી શકે છે તે એક બીજો રસ્તો બની શકશે અને આપણે આખી પ્રક્રિયાને ફરીથી પુનરાવર્તિત કરવું પડશે જેના વિશે આપણે અગાઉ વાત કરી હતી નિર્ણય લેનારાઓ દ્વારા લઈ શકાય તે બીજો રસ્તો એ છે કે સમાધાનને સુધારવા માટે પાછલા પગલાઓની ફરી મુલાકાત લેવી જોઈએ કારણ કે તેમણે કદાચ સમાધાનમાં સુધારો થવાની સંભાવના દેખાઈ હોય શકે છે તેથી આ ચાર મુખ્ય પગલાઓ અને પેટા પગલાઓને આવરી લે છે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ હોઈ શકે છે હવે આપણે જે એમસીડીએમ પ્રક્રિયાના મુખ્ય પગલાઓ અને ઉપ પગલાઓની ચર્ચા કરી છે એમાં થી આપણે સમજી શકીએ છીએ કે એમસીડીએમ પ્રક્રિયા બિન રૈખિક જટિલ અને પુનરાવર્તિત છે અને નિર્ણય લેવાની પ્રક્રિયા માં નિર્ણય લેનાર ની સામે ઘણા વિકલ્પો હોય છે જેમાં થી તે કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકે છે જો કોઈ નિરાકરણમાં શુદ્ધિકરણની જરૂર હોય તો ત્યાં વિવિધ રસ્તાઓ હોઈ શકે છે જેની આપણે હમણાં જ વાત કરી હતી કે તે સંખ્યાબંધ પગલાં લઈ શકાય છે આ એમસીડીએમ પ્રક્રિયાને બિન રૈખિક પુનરાવર્તિત અને જટિલ બનાવે છે જટિલતા વિરોધાભાસી માપદંડથી પણ આવે છે જે આપણે એમસીડીએમ પ્રક્રિયામાં સંભાળી શકીએ છીએ આપણે આ ચર્ચા ને આના પછીના વ્યાખ્યાનમાં આગળ વધાવીશું જેમાં આપણે એમસીડીએમના પ્રારંભિક ભાગની ચર્ચા કરીશું આભાર